તેથી આપણે એડ્જ બેઝ્ડ ટર્મ પર લાગુ કરવી પડશે તેથી જમણી બાજુએ આવતી બે શરતોમાંથી એક બાકી છે જેની માહિતી જાણીતી છે અને તેના સિવાયની જમણી બાજુએ છે તેથી આ સમસ્યા બનાવવાની બીજી રીત છે જેને સ્કેટર્ડ કહેવામાં આવે છે તેથી તે જ છે જે આપણે આગળ જોઈશું તેથી અહીં વેરિએબલ છે તે આપણે પહેલા જોઈ ગયા છીએ તે છે આપણે કયા પ્રકારનાં કોમ્પ્યુટેશનલ ડોમેન વિશે વાત કરી રહ્યા છીએ તેને હવે આપણે થોડુંક ખાસ બનાવવાની જરૂર છે અત્યાર સુધી આપણે હમણાં જ કહ્યું જ્યારે આપણે ઉદાહરણ તરીકે જોયું અહીં અગાઉની ફોર્મ્યુલેશન જોઈએ જમણી બાજુની ટર્મ છે આ જમણી બાજુની ટર્મ જે મારે જોઈતી હતી તેથી તે સમગ્ર ડોમેનને આવરી લેતી બાઉન્ડ્રી છે આપણે કહ્યું છે કે આપણી પાસે જે નોટેશન છે તે છે આ સૌથી બાહ્ય બાઉન્ડ્રી છે અને ઓબ્જેક્ટ છે તેથી આપણે આને આ રીતે કહી શકીએ છીએ અને આ તરીકે ઓળખીશું તેથી ડોમેન એ બંનેનું એકરૂપ ડોમેન્સ છે વિદ્યાર્થી સર તે ડોમેન છે તો શું છે બરાબર છે એ સૌથી બાહ્ય બાઉન્ડ્રી છે એ ઓબ્જેક્ટ છે વિદ્યાર્થી આ છે અને તેથી ડોમેનનો તે ભાગ છે જેમાં ઓબ્જેક્ટ અને તે હવાથી ઘેરાયેલું છે તેથી હવા છે પદાર્થ છે તેથી મારો કહેવાનો અર્થ એ છે કે જો તમે વધુ ચોક્કસ જોવા માંગો તો હું આ ઈંટરસેક્શન શેર કરે છે તેથી તેના વિશે કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં તેથી હવે મેં આ ડોમેનને 2 ભાગોમાં વહેંચ્યું છે ચાલો આપણે ઓમેગા થી પ્રારંભ કરીએ તેથી જ્યારે હું થી પ્રારંભ કરું છું હું મેક્સવેલ છે મારી પાસે આ 2 છે ચાલો આપણે ફરી પાછા જઈએ અને અહીં આપણી મેમરી છે તેથી તે ઘણી લાઇન ઇંટીગ્રલ્સ હશે અથવા કોંટોર ઇંટીગ્રલ્સ હશે તો આપણે શું કરીશું હવે સ્કેટર્ડ ની અન્ય પદ્ધતિઓ માટે પણ સામાન્ય છે તેથી ફાઈનાઈટ ટાઈમ ડોમેન માટે આપણે હમણાં જ આની વિઝિટ લઈશું તેથી તે ખરેખર એક સામાન્ય સિદ્ધાંત છે કોઈ નિશ્ચિત નથી ફાઈનાઈટ એલિમેંટ માટે તેથી જો હું ઓમેગાથી પ્રારંભ કરું તેથી આ બે જુદાં જુદાં ઇંટીગ્રલ્સ પસંદ કરું છુ તેથી મારે અહીં એક સ્પષ્ટતા કરવી જોઈએ હું ખરેખર H લખું છું ખરેખર મારો અર્થ છે જે સ્કેટર્ડ છે તેથી માત્ર વધુ સ્પષ્ટ થવા માટે આ મેં બનાવ્યું છે વિદ્યાર્થી સર ટેસ્ટિંગ કાર્ય બંને કેસોમાં સમાન હશે ટેસ્ટિંગ કાર્ય બે કેસ છે અત્યાર સુધી ત્યાં ફક્ત એક જ કેસ છે તેથી પ્રશ્ન તે છે કે ટેસ્ટિંગ કાર્યનું સ્વરૂપ શું હોવું જોઈએ ટેસ્ટિંગ કાર્ય સમાન હશે કારણ કે મારા વેરિએબલ ની શરતોનું ધ્યાન રાખવું પડશે આપણે તેમાંથી કયામાંથી કાળજીપૂર્વક નિયંત્રિત કરવું તે જોવાનું છે પરંતુ તે સ્પષ્ટ થઈ જશે જ્યારે એકવાર હું તેને સમજાવીશ એકવાર શરૂ થશે પછી હવે જોઈએ તેથી હું બે જુદા જુદા વીક છે જે ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી ઓબ્જેક્ટ હોય હવે ઓબ્જેક્ટ નો કોઈ ફિઝિકલ અર્થ નથી ખરેખર હું જેની તુલના કરી રહ્યો છું જો ત્યાં કોઈ ઑબ્જેક્ટ નથી તો મારો કહેવાનો મતલબ છે કે કોઈ કેસ ઉદભવતો નથી હું ઓબ્જેક્ટ પર પાછા જઈશું તેથી તેને મૂકવાની બીજી રીત એ ઇન્સીડંટ નું પાલન કરે છે જો કે જ્યારે હું ઑબ્જેક્ટની અંદર હોઉં ત્યારે હું કહી શકું છું કે સ્કેટર્ડ માં મુસાફરી કરે છે તેથી ફોર્મ છે વેક્યૂમ વેવ નંબર હવે હું તેની અંદર એક ઑબ્જેક્ટ મૂકીશ શું પ્લેનની વેવનું સ્વરૂપ અંદરની જેમ જ હશે આપણે જાણીએ છીએ કે k પોતે જ બદલાશે માધ્યમ નથી વિદ્યાર્થી તો પછી કૃપા કરીને આ સમીકરણ બદલો સારું તેથી ચાલો આપડે આને જોઈએ જે 1 ડી કેસ છે તેથી માધ્યમની બહાર મેક્સવેલનાં સમીકરણો શું છે હશે આ વેક્યૂમ છે તે મને સોલ્યુસન આપશે તેના માટે માધ્યમની અંદર ધ્યાનમાં લો શું આ વ્યક્તિ આને ઉકેલશે ડાબી બાજુ શું થાય છે k એ થી અલગ છે તેથી આ બનશે જ્યારે તે હોય ત્યારે જ અર્થ બરાબર છે કોઈ ઑબ્જેક્ટ નથી તેથી તે બતાવે છે કે ઇન્સીડંટ કોણ કરે છે કુલ ફિલ્ડ છે જે આ સમીકરણનો ઉકેલ છે સરળ 1 ડી ઉદાહરણ આપણને આ પ્રૂફ આપવા યોગ્ય છે તેથી જ અંદર છે તો અહીં વેરીએબલ છે અહીં હું વેરીએબલને H તરીકે રાખવા જઇ રહ્યો છું કારણ કે હંમેશાં યાદ રાખો કે આ સમીકરણ 1 મેક્સવેલના સમીકરણથી શરૂ થયું હતું તેથી જે વેરીએબલને હું પસંદ કરું છું તે મેક્સવેલના સમીકરણને સંતોષવા માટે હોય જો મેક્સવેલના સમીકરણને સંતોષતો નથી તો હું અહિયાં પહોંચી શકતો નથી તેથી હવે શું થાય છે ડાબી બાજુ સમાન જ રહેશે આ એ H થઈ જશે વેક્ટરને ફક્ત યાદ છે કે આ બે પરિમાણીય છે dx dy હોઈ શકે છે તેથી જ હું r ની ટોચ પર વેક્ટર મૂકીશ જમણી બાજુનું શું થાય છે ત્યાં કેટલી શરતો હશે માત્ર એક ટર્મ પુરી થઈ તો હવેતે એવું લાગે છે કે મારી પાસે બે જુદા જુદા સમીકરણો છે તેથી હવે મુખ્ય ખ્યાલ એ છે કે હું આ બંને બાબતોને કેવી રીતે જોડું છું તેથી તમે કેવી રીતે વિચારો છો કે આપણે તે કરવું જોઈએ ક્યાં ઘટના બને છે અત્યાર સુધી મને કોઈ નિશાની ઝ છે પરંતુ હું તેને હજી સુધીના સમીકરણમાં જોતો નથી તો ચાલો આપણે 1 પછી 1 સમીકરણો જોઈએ સમીકરણ 1 માં મારી જમણી બાજુ 2 ટર્મ છે તેથી અંદાજ અથવા કઈ બાઉન્ડ્રી શરતો લાગુ કરવાની જરૂર છે તેથી સમીકરણ 1 જમણી બાજુ વિદ્યાર્થી અરે વાહ અમારો કહેવાનો અર્થ એ છે કે અમે ક્રોસ કર્યું તેથી આપણે કેટલાક એલ્જિબ્રિક મેનીપ્યુલેશન કરી શકીએ છીએ અને વિદ્યાર્થી બાઉન્ડ્રી શરત હા તેથી આપણે જમણી બાજુ બાઉન્ડ્રી એડ્જમાં દેખાય છે વિદ્યાર્થી હા હા શું તે રેડીએશન બાઉન્ડ્રી પ્લેસ છે પોતે જ તેથી ટર્મ 1 માં રેડિયેશન બાઉન્ડ્રી કેટલાક ફોર્મ સાથેના સમીકરણોની સિસ્ટમ બનાવવાનો છે હું દરેક જગ્યાએ ફિલ્ડને સોલ્વ કરવા અને મેળવવા માંગુ છે વિદ્યાર્થી ની સ્થિતિ છે બાઉન્ડ્રી સ્થિતિ વિદ્યાર્થી અમે તે કરી રહ્યા છીએ અમે તે જ કાર્ય કરી રહ્યા છીએ આપણે જાણતા હોઈએ છીએ કે કોઈક રીતે a ને પ્રવેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તમે જાણો છો કે જ્યાં b જાણીતું છે અને હું x માટે સોલ્વ કરી શકું છું તે એક વેક્ટર છે જે અજાણ્યો વેક્ટર છે તે હવે અંદરની એડ્જમાં તૂટી ગયો છે અને એજ ફરીથી અને એડ્જ અને 2 વચ્ચે કંઈક સામાન્ય છે તેથી હવે એક ટર્મ 1 હું RBC લાગુ કરી શકું છું ત્યાં ઇન્સીડંટ ફિલ્ડ શરત લાગુ કરી ત્યારે હું તેને 1 2 માં અલગ કરું છું અને ઇન્સીડંટ ફિલ્ડ છે

તેથી મારે અહીં આ બીજી ટર્મ માટે અહીં કરવાનું છે આ તે જ થશે જે બરાબર થશે તેથી તે બનશે અહીં જે તર્ક આપણે લાગુ કરીએ છીએ તે જ તર્ક અહિયાં પણ લાગુ પડશે આપણે શું કર્યું તે યાદ રાખવું આ તે તર્ક છે જે આપણે સાચી રીતે લાગુ કરી રહ્યા છીએ તેથી આ ટર્મ હવે આ ટર્મ બનશે સિવાય કે આ ટર્મ યોગ્ય બની રહ્યો છે જે પહેલાથી જ છે તેથી આ ટર્મ સાથે કાર્ય કરવાનું છે બીજી ટર્મ વિશે શું કરવું જોઈએ બીજી ટર્મ વિશે મારે શું કરવું જોઈએ ત્ત્યાં કોઈ વિશેષ સાથે કાર્ય કરે છે આપણે આ શરતો ઠીક હોવાથી છોડીશું તેથી અને હું ટૂંક સમયમાં જ એ જણાવીશ કે આવું શા માટે તેથી હવે મુખ્ય પ્રશ્ન એ કે ઇન્સીડંટ ફિલ્ડ ક્યાં પ્રવેશ કરે છે સમીકરણ 1 એ ટોટલ ફિલ્ડ ની રચના છે વિદ્યાર્થી તે હેતુસર ટેબ્યુલેટેડ ઇચ્છા રમવાનું બનશે તેથી આ તે છે જે આપણે અગાઉ કર્યું હતું પરંતુ સ્કેટર્ડ ની કલ્પના કરો તો ચાલો આપણે અહીં આની જેમ અહીં ઉપર એક ત્રિકોણ લઈએ અને અહીં અંદર 1 ત્રિકોણ લઈએ અહીં બહાર ત્રિકોણ માટે ચાલો તેને ત્રિકોણ 1 કહીએ અને આ છે તેને ત્રિકોણ 2 કહીએ તેથી ત્રિકોણ 1 માં જો હું બાઉન્ડ્રી પર ત્રિકોણની એડ્જ જેનો અર્થ જોઉં તો વેરીએબલ છે તેથી અને ત્રિકોણની અંદર વેરીએબલ H તેથી હવે તે સમાન એડ્જ છે 2 વિવિધ મૂલ્યો માટે તેથી તે શું છે તેમની વચ્ચેનો તફાવત શું છે ઇન્સીડંટ ફિલ્ડ ખરું ને તેથી જો હું તેને આની જેમ જોઉં તો ત્રિકોણ 2 વેરીએબલ H ત્રિકોણ 1 છે વેરીએબલ છે પરંતુ આપણે જાણીએ છીએ કે બાઉન્ડ્રી નો છે તેથી હું અહીંથી મેળવતો ત્રીજો સમીકરણ બનશે તે ત્રીજી સમીકરણ છે જે મને મળે છે તેથી તેને સમીકરણોની સિસ્ટમમાં કેવી રીતે ટ્રાન્સલેટ કરીશું વિદ્યાર્થી તેથી હા જો આપણે થોડુંક આગળ વધવું જોઈએ તો મારે વધુ લાંબી રીત કહેવી જોઈએ પરંતુ જે સમજવા માટે સરળ હોય હું શું કરીશ તે કહેવા દો કે આ મારું કોલમ વેક્ટર x અજ્ઞાત છે હું એડ્જ થી x તોડી શકું એડ્જ થી તેથી હું કહી શકીએ કે આ છે અને આ છે પરંતુ ત્યાં કેટલીક એડ્જ કોમન છે પરંતુ આપણે તે ખૂબ સરળ રાખવાનું છે આપણે ડબલ ગણતરી મળશે